તેથી હવે આ કેપેસિટર છે તે ખરેખર શરૂઆતમાં ચાર્જ છે તે વોલ્ટેજ v0 છે જરૂરી નથી કે તે બધા સમયથી ચાર્જ હોય v0 પણ 0 હોઈ શકે છે પરંતુ અમે માની લઈએ છીએ કે આ કેપેસિટર શરૂઆતમાં v0 પર ચાર્જ કરતું હતું ફક્ત સામાન્ય અભિવ્યક્તિ મેળવવા માટે તેથી આ શું કરી શકે છે તેથી ચાલો આપણે ધારીએ કે જ્યારે કેપેસિટર પર પ્રારંભિક વોલ્ટેજ v0 પરંતુ સ્ટેપ રિસ્પોન્સ માટે આ જરૂરી નથી ત્યારથી કેપેસિટર નો વોલ્ટેજ તુરંત જ ચાર્જ કરી શકતું નથી જે v0 v0 છે મારે આ સર્કિટ માટે કહેવું છે કે જ્યારે સ્વીચ ક્લોઝ ન હતું શરૂઆતમાં તે ઓપન હતું ધારો કે કેપેસિટર આ કેપેસિટર નો વોલ્ટેજ v0 પર ચાર્જ કરવામાં આવ્યું હતું માની લો આ વોલ્ટેજ જો હું લખીશ તો તે કહે છે v0 કહે છે ફક્ત હું તેને v v0 કહું તેથી જલદી સ્વીચ નજીક છે કે જે કેપેસિટર વોલ્ટેજ ત્વરિત રૂપે બદલી શકતો નથી તેનો અર્થ છે તે ખરેખર v0 હશે સ્વિચ કરતા પહેલા અને સ્વિચ કર્યા પછી તે તરત જ બદલી શકતું નથી અગાઉ પણ આપણે આ અંગે ચર્ચા કરી છે તેથી v0 એ v0 હશે આ સ્વિચ કરતા પહેલા અને સ્વિચ કર્યા પછી જ થશે તો ચાલો હું આને સમજાવું કારણ કે માફ કરશો ફક્ત પકડી રાખો તો ચાલો હવે સર્કિટ પર આવીએ તેથી તેને v0 v0 આપવામાં આવે છે આ રીતે મેં v0 લખ્યું છે સ્વિચ કરતા પહેલા અને તે સ્વિચ કર્યા પછી જો વોલ્ટેજ કેપેસિટર વોલ્ટેજ ત્વરિત રૂપે બદલી શકતો નથી તો આ આ સમીકરણ 44 છે જ્યાં v0 સ્વિચ કરતા પહેલા કેપેસિટર પરનો વોલ્ટેજ અને સ્વિચ કર્યા પછી કેપેસિટર પરનો v0 વોલ્ટેજ છે હવે KVL લાગુ કરવાથી મેં કહ્યું કે તે v છે Vs ut R c dv dt શું કહે છે આ મેં પહેલેથી જ કહ્યું છે અને 0 થી વધુ t માટે આ ut 1 છે તેથી તે મૂળભૂત રીતે v VsR c dvdt are 0 ખરેખર તે સર્કિટ જેવું હતું જે મને ખબર છે કે હું તેને અહીં દોરી રહ્યો છું આ Vs છે ut આ Vs ut છે આ R હતું અને આ બાજુ તે કેપેસિટર હતી અને આ વોલ્ટેજ v હતું તેથી અમુક બિંદુ જો કરંટ દિશા આની જેમ લેવામાં આવી હતી આ તે આ રીતે લેવામાં આવી હતી તે આની જેમ લેવામાં આવી હતી અને i t આપણે લખ્યું છે તે i R v - v છે Vs ut V ભાગ્યા R છે આ V ભાગ્યા R છે આ દિશા ઘડિયાળની દિશામાં છે હવે અહીં કોઈ પણ તબક્કે જોશો તો આ બિંદુ a છે હવે જો હું એક કરંટ લઉં તો તે આ રીતે ચાલે છે આવું વિચારો અને એક કરંટ ic આ રીતે ચાલે છે જોકે ic વસ્તુ છે તેથી આ બિંદુ જો KCL લાગુ પડે છે તો પછી આ દિશા બદલાઇ છે તેથી તે v Vs utહશે તો v Vs utR ભાગ્યા R c ગુણ્યા dvdt 0 હવે જ્યારે આ સ્વિચ ક્લોઝ થાય ત્યારે જ 0 થી વધારે t માટે કે ut 1 એટલા માટે અહીં આ ut મૂકો તે લખ્યું છે પરંતુ તે પછી આ Vs ut Vs ut તે આની જેમ લખાયેલું છે પરંતુ ut 1 આપણે તે પર આવીશું તેથી આ ખરેખર આ એક છે જો સરળ કરો તો તે dvdt vRc VsRc ut છે હવે 0 કરતા વધારે t માટે તેનો અર્થ તે સમયે ut 1 યુનિટી ફંકશન માટે આપણે જોયું છે t માટે 0 કરતા ઓછા ut 0 છે 0 થી વધુ માટે ut 1 તેથી સમીકરણમાં હવે ત્યાં ut નથી કારણ કે અમે 0 થી વધુ t માટેનો રિસ્પોન્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ થોડી સમજણ જરૂરી છે t એ 0 થી વધુના ઉદ્દેશ્ય માટે 0 કરતા વધારે t માટેનો રિસ્પોન્સ શોધવા માટે છે તેથી આ સમીકરણ 45 બને છે તેથી ut 1 છે તેથી તે dvdt vRc VsRc અથવા dvdt સરળીકરણ છે v શું છે v VsRc અથવા d vv Vs dtRc આ સમીકરણ 46 છે હવે બંને બાજુ સંકલન કરો તેથી પ્રારંભિક કેપેસિટર ની શરૂઆતમાં કેપેસિટર વોલ્ટેજ પ્રારંભિક વોલ્ટેજ v 0 હતી અને સમયે t તે vt છે તેથી v0 to vt dvv Vs 1Rc છે 0 થી t dt સંકલન તેથી જો તેને કુદરતી લોગ ln v Vs સાથે સંકલિત કરો સંકલનની મર્યાદા v0 to vt tRc પણ અહીં 0 થી t છે તો આ l n v Vsv0 Vs tRc નો અર્થ થાય છે v0 તેથી તે કુદરતી લોગ એટલે બેઝ e છે તેથી તે v Vsv0 Vs e to the power tτ τ Rc એ RC સર્કિટ નો સમય અચળાંક આ RC છે આ સમીકરણ 47 છે તેથી અથવા vt મારો અર્થ છે ફક્ત ગુણાકાર અને સરળ બનાવવી vt ખરેખર આપણે જે કરી રહ્યા છીએ તે આ જ લખ્યું છે આટલું બધું ન લગાવું પરંતુ હવે આ v બદલી છે તે સમજી શકાય તેવું છે તે સમયનું ફંકશન છે જે તે સમજી શકાય તેવું છે તેથી તે vt Vs v0 Vs e t પાવર t up by છે દરેક વખતે લખવા માટે આ 0 કરતા વધારે t માટે છે આપણે 0 કરતા વધારે t માટે આ લખી રહ્યા છીએ તેથી લખી શકો છો કારણ કે vt v0 શરૂઆતમાં કેપેસિટર ઉપર વોલ્ટેજ v0 હતો જેનો અર્થ 0 કરતા ઓછો છે જેનો અર્થ વોલ્ટેજ નો સંપૂર્ણ રિસ્પોન્સ છે 0 થી ઓછા t માટે vt v0 લખી શકે છે અને vt આ અભિવ્યક્તિ Vs v0 Vs e પાવર t τ આ 0 થી વધુ t માટે છે આ છે આપણે પૂર્ણ રિસ્પોન્સ કહીશું જેને આપણે ખૂબ જલ્દી જોઈશું તેથી આ તે રીતે આ રીતે છે તે લખી શકાય છે તેથી આને આ સંપૂર્ણ રિસ્પોન્સ કહેવામાં આવે છે તે સામાન્ય રીતે ∞ જેને 0 થી વધુ કહે છે તેનો અર્થ થાય છે ∞ પરંતુ જાણો કે અગાઉ કહે છે કે આપણે જોયું છે કે 5τ સમય અચળાંક છે મૂળભૂત રીતે કે રિસ્પોન્સ અથવા હું કહું છું કે ડાયનામિક સર્કિટ રિસ્પોન્સ તે t કહો τ માટે સ્થિર સ્થિતિ સુધી પહોંચે છે કારણ કે તે આ શું કહે છે તે બની રહ્યું છે જે પીક મૂલ્યના 1 ટકા કરતા ઓછું છે તેથી 49 DC વોલ્ટેજ અચાનક ઉપયોગીતાનને RC સર્કિટ નો કુલ રિસ્પોન્સ આપે છે તે RC સર્કિટ છે જે કેપેસિટર ને શરૂઆતમાં ચાર્જ કરવામાં આવે છે એમ માનીને આપણે લાગુ કરીએ છીએ હવે જો તે ધારે છે કે શરૂઆતમાં અનચાર્જ થયેલ છે તો તેનો અર્થ થાય છે v0 0 તેથી જો આ અભિવ્યક્તિમાં v0 0 જો v0 જો આપણે મૂકીએ તો તે કિસ્સામાં vt 0 હશે t થી ઓછા 0 માટે અને અહીં પણ જો Vs શું કરો v0 0 તે Vs ગુણ્યા 1 માં કૌંસમાં 1 e ની પાવર t τ છે તો અહીં તે છે કે તે 0 કરતા ઓછા t માટે 0 છે અને Vs 1 e પાવર tτ કરતા વધારે t માટે આ સમીકરણ 50 છે તેથી આનો અર્થ એ કે વૈકલ્પિક રીતે આ સમીકરણ આ લખી શકે છે આ સમીકરણ બીજી રીતે કે તે vt Vs 1 e પાવર t ગુણ્યા utછે કારણ કે ut માટે 0 થી ઓછા t માટે ut 1 લખેલ છે તેથી જો t એ 0 થી ઓછા માટે ut 0 t એ 0 થી ઓછું હોય તો પછી 0 ut 0 તો vt એ 0 છે તેથી તે 0 છે અને 0 કરતા વધારે t માટે ut 1 છે તેથી જ્યારે ut 1 તે Vs 1 e પાવર tτ છે તેથી આ બંનેને જોડીને આપણે vt Vs 1 e પાવર tτ ગુણ્યા utલખી શકીએ છીએ આ એક સમીકરણ 51 છે આશા છે કે આ બહુ સરળ વસ્તુને સમજી શકાય તેમ નથી તેથી આ આંકડો આ સમીકરણ 51 એ છે કે RC સર્કિટ નો સંપૂર્ણ રિસ્પોન્સ આપે છે જ્યારે કેપેસિટર શરૂઆતમાં અનચાર્જ છે તેથી કેપેસિટર દ્વારા કરંટ એ સમીકરણ 50 પરથી મેળવવામાં આવે છે તે i t C into dvdt સિવાય કંઈ નથી તેથી 0 કરતા વધારે t માટે વિકલન લો આ સમીકરણનું વિકલન લો કે dvt dt આ 1 એ 0 કરતા વધારે t માટે છે તેથી જ્યારે આવું કરવું i t c dv dt જે અહીં છે તે 0 કરતા વધારે t માટે લખવા પડશે તે c ભાગ્યા τ પછી Vs e પાવર tτ છે આ સમીકરણનું વિકલન લો તેથી તે મૂળભૂત રીતે હશે અને આ c ભાગ્યા τ Vs e પાવર tτ છે અને τ RC તેથી અહીં τ RC કહો તેથી જો મૂકો τ RC તેથી C ભાગ્યા τ C by CR C રદ કરો તે 1 R હશે તેથી જ v R e પાવર માટે t τ તેથી અને જો અને જો સામાન્ય રીતે જોઈએ તો પછી i t VsR e પાવર ut છે અહીં તે 0 ut 0 કરતા ઓછા માટે સમાન ફિલસૂફી છે અને કારણ કે સર્કિટ ઓપન હતો તેથી i 0 છે અને 0 થી વધુ માટે ut 1 તેથી જ ફરીથી તે ઉત્તમ છે ગુણાકાર છે કારણ કે તે સમયે 0 કરતા ઓછું t માટે સ્વીચ ઓપન છે તેથી હવે સમીકરણ 48 ને ફરીથી લખાઈ રહ્યું છે આપણી પાસે ફરીથી આ સમીકરણ 40 છે જો આ એક vvt Vs v0 Vs e પાવર tτ તેનો અર્થ vt Vss vt લખી શકાય તે સ્થિર સ્થિતિ રિસ્પોન્સ ટ્રાન્ઝીયન્ટ રિસ્પોન્સ છે તેથી તેથી સંપૂર્ણ રિસ્પોન્સ vt એ સંપૂર્ણ રિસ્પોન્સ સ્થિર સ્થિતિ રિસ્પોન્સ ટ્રાન્ઝીયન્ટ રિસ્પોન્સ Vss vt છે આ તે છે જેને સ્થિર સ્થિતિ રિસ્પોન્સ છે અને આ ટ્રાન્ઝીયન્ટ રિસ્પોન્સ છે કારણ કે જ્યારે t ∞ તરફ વલણ ધરાવે છે જ્યારે તેમાં ધ્યાન આપવું જ્યારે t વલણ ધરાવે છે ત્યારે સર્કિટ સ્થિર સ્થિતિમાં પહોંચે છે જો ફક્ત સર્કિટ માંથી આવો કારણ કે આ આપણે સંખ્યાત્મક હલ કરવા માટે ફરીથી અને ફરીથી ઉપયોગ કરવો પડશે અને આપણે જો આ સર્કિટ પર આવવું પડશે તેથી જ્યારે આ સ્વીચ લાંબા સમયથી DC માટે ક્લોઝ હોય ત્યારે કેપેસિટર કારણ કે આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તેથી આ તે સમયે તે કરવાની જરૂર નથી કારણ કે તે સમયે ut 1 કરતાં વધારે 0 માટે છે અને જો તે છે અને તેનો અર્થ છે આ ફક્ત Vs છે આ ધારો કે Vs અને કેપેસિટર ઓપન છે તો આ આખા વોલ્ટેજ શું છે તે કેપેસિટર ની તરફનો વોલ્ટેજ શું છે તે ઓપન છે તેથી મૂળભૂત રીતે v શું કહેવામાં આવે છે કે સ્થિર સ્થિતિ વોલ્ટેજ માં v ∞ માં કેટલીકવાર આપણે Vs સ્થિર સ્થિતિ કહીએ છીએ ખરેખર Vs આ વોલ્ટેજ તેથી આ છે તે શોધી શકે છે કારણ કે DC કરવા માટે જ્યારે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હોય છે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તેથી આ ખરેખર તેવું છે જે હું તેને આ રીતે બનાવું છું અને v Vs અને તે સમયે સર્કિટ નું પ્રતિનિધિત્વ આ જેવું છે તેથી ut 1 તેથી ફરીથી આપણે આ પર પાછા આવીશું તેથી આ સંપૂર્ણ રિસ્પોન્સ અહીં પણ છે જો t ∞ ના વલણ ધરાવે છે અહીં પણ જો આ અભિવ્યક્તિમાં t ∞ વલણ ધરાવે છે તો બીજી મુદત ગાયબ થઈ જશે અને તે મારો અર્થ હશે જો આ રીતે આગળ વધો તો ફક્ત પકડી રાખો જો t વલણ ધરાવે છે ∞ તો તેનો અર્થ એ કે આ શબ્દ અદ્રશ્ય થઈ જશે એનો અર્થ એ કે તે સમયે V ∞ હશે તે સ્થિર સ્થિતિ મૂલ્ય છે જે Vss છે આ મૂલ્ય Vs બની જશે તેથી તે સ્થિર સ્થિતિ મૂલ્ય છે જે આ છે તેનો અર્થ એ કે આ સ્થિર સ્થિતિ મૂલ્ય Vs છે અને આ ભાગ ટ્રાન્ઝીયન્ટ ભાગ છે અને આ ભાગ સ્થિર સ્થિતિ ભાગ છે ચાલો હું તેને સમજાવું તેથી તેથી જ Vss Vs અને આ ટ્રાન્ઝીયન્ટ ભાગ છે આ સમીકરણ 55 આ સમીકરણ 56 છે તેથી ટ્રાન્ઝીયન્ટ રિસ્પોન્સ એ અસ્થાયી છે અને તે સંપૂર્ણ રિસ્પોન્સ નો એક ભાગ છે જે તે છે જેને t કહે છે તે 0 તરફ ઘટે છે t એ ∞ તરફ આગળ વધે છે કારણ કે જ્યારે t નું વલણ મેં કહ્યું છે જ્યારે t એ ∞ તરફ વલણ ધરાવે છે ત્યારે આ ભાગની અવધિ અદૃશ્ય થઈ જશે તેથી તેનો અર્થ એ છે કે ટ્રાન્ઝીયન્ટ ફક્ત બાકી રહેલો ભાગ અદૃશ્ય થઈ જશે તેથી તેથી તે જરૂરી છે અને તે સંપૂર્ણ રિસ્પોન્સ નો એક ભાગ છે જે 0 પર ઘટે છે t એ ∞ તરફ છે સ્થિર સ્થિતિ રિસ્પોન્સ એ સંપૂર્ણ રિસ્પોન્સ નો તે ભાગ છે જે ટ્રાન્ઝીયન્ટ રિસ્પોન્સ છે મારો મતલબ ટ્રાન્ઝીયન્ટ સમાપ્ત થઈ ગયો છે આમ સ્થિર સ્થિતિનો રિસ્પોન્સ એ ઉત્તેજના લાગુ થયા પછી લાંબા સમય સુધી સર્કિટ નું વર્તન છે તેનો અર્થ એ કે માની લો કે તે ચાલુ છે અને સ્થિર સ્થિતિ લાંબા સમય પછી પ્રાપ્ત થશે તેથી સમીકરણ 48 નો સંપૂર્ણ રિસ્પોન્સ આ પ્રમાણે લખી શકાય છે આ કંઈક આ રીતે લખી શકાય છે જો આ એક પર આવે છે જો આ રિસ્પોન્સ પર આ આવે છે તો મારો અર્થ છે કે આ એક આ જુઓ આ તે છે જે આ વસ્તુ ∞ પર મેળવી રહી છે અને આ પ્રારંભિક મૂલ્ય છે અને આ ખરેખર આ Vs પર ફરીથી છે t એ ∞ તરફ વલણ ધરાવે છે V V ∞ Vs તે સ્થિર સ્થિતિ મૂલ્ય છે અને પ્રારંભિક મૂલ્ય v0 હતું તેને v0 બનાવે છે એટલે કે આ સમીકરણ vt છે આ સ્થિર સ્થિતિ મૂલ્ય છે તે V ∞ ic બનાવે છે v0 V ∞ છે પછી આ એક e પાવર tτ તેનો અર્થ એ કે vt એ V ∞ v0 v ∞ e પાવર tτ હશે તેનો અર્થ એ છે કે જો પ્રારંભિક મૂલ્ય જો અંતિમ મૂલ્ય સ્થિર સ્થિતિ મૂલ્યો અને જો સમય અચળાંક જાણીતો હોય તો સરળતાથી e vt છે તો તે આંકડાકીય નિરાકરણ માટે ધ્યાનમાં રાખવું જોઈએ અને પરીક્ષા માટે પણ તેને ધ્યાનમાં રાખવું પડશે તેથી તેનો અર્થ એ કે આપણે vt v ∞ લખી શકીએ છીએ આ અંતિમ મૂલ્ય છે v ∞ પ્રારંભિક મૂલ્ય જે v 0 છે અંતિમ મૂલ્ય v ∞ into e પાવર tτ માં આ સમીકરણ 57 છે તો v0 એ પ્રારંભિક વોલ્ટેજ છે t 0 સ્વિચ કર્યા પછી જ અને કેમકે કેપેસિટર માટે કેપેસિટર વોલ્ટેજ ત્વરિત બદલી શકતું નથી તેથી v0 v0 અને v ∞ અંતિમ અથવા સ્થિર સ્થિતિ મૂલ્ય છે તેથી આ સમીકરણ vt ને v ∞ v0 v ∞ કૌંસ નજીકના પાવર tτ તરીકે લખી શકાય છે તેથી નોંધ લો કે જો સમય t t0પર બદલી નાખે છે તેથી આપણે જે પણ ધ્યાનમાં લઈએ છીએ તે t 0 પર છે હવે ધારો કે જો સ્વીચ સમય પર બદલાતી સ્થિતિમાંt t0 t0 એ 0 છે ઉદાહરણ તરીકે તેથી t 0 ને બદલે તે સમીકરણ 57 ની રિસ્પોન્સ માં સમયમાં વિલંબ થાય છે તેથી એક સમય હશે આ કિસ્સામાં શું થશે આ કિસ્સામાં શું થશે આ કિસ્સામાં આ બાબતમાં જતાં પહેલાં v ∞ હવે કહેવા પ્રમાણે રહેશે જ્યારે t 0 હતું ત્યારે આ હતું હવે આને t t0 પર સ્વિચ કરો તેથી પ્રારંભિક મૂલ્યો v હશે તે vt 0 છે vt0 v ∞ જેવું છે ત્યાં હશે તે પછી ત્યાં છે પછી e પાવર પર પછી t t 0 ભાગ્યા τ છે તેથી જો આ ખરેખર એક t 0 હોત તો સ્વીચ ફક્ત t 0 0 પર ક્લોઝ હતો તેથી પરંતુ હવે જો આપણે તેને t t 0 કરીએ તો તે v 0 ની જગ્યા હશે તે vt 0 હશે પરંતુ સ્થિર સ્થિતિમાં v સમાન v ∞ vt0 v ∞ પછી e પાવર t ને બદલે તે t t0 ભાગ્યા τ છે તો ચાલો હું તેને સમજાવું તેથી આ અભિવ્યક્તિ છે vt v ∞ મેં જે કહ્યું તે vt0 v ∞ પછી e પાવર t t0 by τઆનું સમીકરણ 58 છે હવે જ્યાંt t0 પર vt 0 પ્રારંભિક વોલ્ટેજ છે જો t0 0 તો તે v0 હશે અહીં તે પણ હશે કે તે 1 tτ છે જો t0 0 તેથી આ તે છે જેને RC સર્કિટ કહે છે તે જેણે શરૂઆતમાં અભ્યાસ કર્યો છે હવે તે અભ્યાસ કરીશું જેમાં સર્કિટ શામેલ છે તેથી હવે ઉદાહરણ જુઓ તેથી આ આંકડો 41 છે સ્વીચ લાંબા સમયથી એક સ્થિતિમાં છે આનો અર્થ એ કે જો સર્કિટ માં નજર નાખો આ તે આ સ્થિતિમાં લાંબા સમયથી A સ્થિતિમાં હતું આ A છે હવે t 0 સમયે સ્વીચ તેની સ્થિતિ B માં બદલી નાંખે છે હવે t 0 પર સ્વીચ તેની સ્થિતિ A થી B માં બદલી રહ્યું છે 0 કરતા વધારે t માટે vt મેળવે છે અને તેનું મૂલ્ય t 0 બીજું અને t 3 સેકંડ હવે આ સ્વીચ એ પર ઘણા સમયથી સ્થિતિમાં હતો એનો અર્થ એ કે તે સમયે સર્કિટ એ સ્થિતિ માટે સર્કિટ સ્થિર સ્થિતિ હતી કારણ કે સ્વીચ આ સ્થિતિ પર હતું અને લાંબા સમય સુધી તેનો અર્થ એ કે આ કેપેસિટર ઓપન સર્કિટ છે અને પછી વોલ્ટેજ આ વોલ્ટેજ vt ખરેખર આ વસ્તુ સાથે શોધી કાઢવા માટે છે આ કેપેસિટર ની તરફનો વોલ્ટેજ B છે અને કેપેસિટર મૂલ્ય 10 પાવર 3 ફેરાડ છે તેથી તે સમયે આ ઓપન હતું પરંતુ તેનો અર્થ એ કે કેપેસિટર ની શરૂઆતમાં વોલ્ટેજ પ્રારંભિક મૂલ્યો શોધવા જોઈએ કારણ કે સ્વીચ હવે ખસેડવામાં આવી છે તે પછી t 0 સ્વિચ A થી B તરફ જશે તેથી તે કિસ્સામાં શું થશે તે પહેલાં તે આ ઓપન સર્કિટ છે જેનો અર્થ છે કે આ વોલ્ટેજ આ વોલ્ટેજ v હતો અને કહો કે આ v છે અને આ v0 છે તેથી તે કિસ્સામાં તે ઓપન છે તેથી પ્રથમ અહીં કરંટ શું છે તે શોધી કાઢો તેથી આ કરંટ i છે અને i બરાબર 48 ભાગ્યા 6000 10000 છે આ તેના પર બધા એમ્પીયર લખી રહ્યું છે અને પછી કેપેસિટર નો વોલ્ટેજ શું છે કેમ કે કેપેસિટર ઓપન સર્કિટ છે આ ઓપન સર્કિટ છે તેથી v આ કરંટ 48 6000 10000 છે આ આમાં 16000 છે આ બિંદુ એ કેપેસિટર ની આજુબાજુ વોલ્ટેજ ને 10000 આ વોલ્ટમાં શોધી કાઢો તેથી આ v છે કારણ કે સ્વીચ આ સ્થિતિ પર હતું તેથી કેપેસિટર લાંબા સમયથી ઓપન સર્કિટ હતું તેથી હવે હું તેને સમજાવું તેથી જે પણ આપણે જે પણ બનાવ્યું છે તે આ છે જે મેં કહ્યું છે 10000 ભાગ્યા 6000 10000 48 તે 30 વોલ્ટ હશે તેનો અર્થ એ કે v0 સ્વિચ કરતા પહેલા કેપેસિટર ની શરૂઆતમાં વોલ્ટેજ 30 વોલ્ટ હતી હવે સ્વીચ ક્લોઝ છે તેથી કહો કે તેનો અર્થ એ છે કે કેપેસિટર વોલ્ટેજ ત્વરિત બદલી શકતું નથી તેથી જે સ્વીચ v0 v0 v0 30 વોલ્ટની નજીક છે તેથી હવે સ્વીચ આ સ્થિતિથી તે સ્થિતિ પર આવી ગયું છે તેથી હવે સ્વિચ અહીં ખસેડ્યું છે આ ભાગ ત્યાં નથી સ્વીચ આ સ્થાનેથી ખસેડ્યું છે તેથી આ ભાગ ત્યાં નથી તેથી કેપેસિટર 10 પાવર 3 ફેરાડ અને 8000 Ω છે તેથી સર્કિટ ના સમયનો અચળાંક સમય શોધવા માટે તે પછી 10 પાવર હશે 3 ગુણ્યા 8000 છે તેથી તે RC છે તેથી તે 8 સેકન્ડ બની જશે આ τ હશે કારણ કે સ્વિચ આથી ખસેડ્યું છે તેથી મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ કિસ્સામાં I મેં 8 સેકન્ડ કહ્યું હવે કેપેસિટર સ્થિર સ્થિતિ v ∞ 60 વોલ્ટ પર DC માટે ઓપન સર્કિટ ની જેમ કાર્ય કરે છે હવે આ સર્કિટ પર આવો હવે જ્યારે સ્વીચ સ્થિતિ હોય ત્યારે સ્વિચ સ્થિતિ આ જેવી છે આ સ્થિતિ ત્યાં નથી તેથી સ્વીચ B થી B તરફ ખસેડવામાં નજીક છે અને લાંબા સમય સુધી તેનો અર્થ એ કે કેપેસિટર તરીકે કાર્ય કરશે જેને ઓપન સર્કિટ કહે છે તે સમયે મૂલ્ય શું છે તે V ∞ છે તેથી કારણ કે તે ઓપન સર્કિટ છે તેથી V ∞એ અંતિમ મૂલ્ય ફક્ત 60 વોલ્ટ હશે કારણ કે આ 60 વોલ્ટ સમગ્ર લાગુ પડે છે આ અને સ્વીચ લાંબા સમયથી આ સ્થિતિ પર ક્લોઝ હતું એટલે કે આ ઓપન છે તેથી V ∞ એ 60 વોલ્ટ અને પ્રારંભિક વોલ્ટેજ v0 30 વોલ્ટ હશે જે અમને મળ્યું અને τ અમને મળ્યું કે તે 8 સેકંડ છે તેથી અમે તે સૂત્ર લાગુ કર્યું તો ચાલો હું તેને સમજાવું તેથી તે અહીંથી છે તે v ∞ 60 વોલ્ટ છે જે અમે સમજાવી હવે vt આ સૂત્રને જાણો vt v ∞ vt v ∞ v0 v ∞ e to the power tτ તેથી v ∞એ 60 વોલ્ટ છે v0 અમે 30 વોલ્ટ 60 વોલ્ટ e પાવર t 8 ની ગણતરી કરી તેથી તે 60 30 ગુણ્યા e t 8 વોલ્ટ છે હવે t 0 5 સેકન્ડ પર અહીં t 0 5 સેકંડ પર મૂકો તેથી v પર t 0 5 60 30 ગુણ્યા e ની પાવર 0 5 ભાગ્યા 8 તેથી તે 31 817 વોલ્ટ બનશે અને બીજો એક તે છે t 3 સેકન્ડ પર તેથી t 3 સેકન્ડ પર અહીં t 60 30 into e 3 by 8 મૂકો 39 38 વોલ્ટ છે આ જવાબો છે તેથી આશા છે આશા આને સમજી રહી છે થોડુંક જાણો સમસ્યાઓની ઘણી જાતો જે આપણે હલ કરી રહ્યા છીએ ફક્ત કોઈ પણ સારું પુસ્તક ખોલો અને થોડી સમસ્યા લો અને ફક્ત સ્વયં પ્રયાસ કરો કારણ કે ત્યાં વિવિધ પ્રકારની સમસ્યા છે તે તમામ પ્રકારની સમસ્યાને આવરી લેવાનો પ્રયત્ન કરી રહી છે જેમ કે જે પણ પુસ્તક ખુલશે સમસ્યા લગભગ જેવું અહીં મળ્યું છે તે જેવી જ છે તેથી હવે પછીનું એક એ છે કે આકૃતિ 42 માં આ આકૃતિ 42 છે ખરેખર અહીં સમજવું જરૂરી છે કે સમજણ વધુ જરૂરી છે આપણે આ કરી શકતા નથી જ્યારે આ સ્વિચિંગ સર્કિટ દરમિયાન આપણે દર્શન અથવા ભૌતિકશાસ્ત્ર સમજવું પડશે તેથી આકૃતિ 42 માં સ્વીચ S 1 લાંબા સમયથી ક્લોઝ છે આ સ્વીચ છે આ સ્વીચ ખરેખર આ સ્વીચ S 1લાંબા સમયથી ક્લોઝ હતી અને પછી t 0 પર કે સ્વીચ S 2 ક્લોઝ છે બીજો સ્વીચ અહીં S 2 છે જે t 0 સ્વીચ s 2 ક્લોઝ છે vc 0 ic 0 છે vc 0 અર્થ છે આ આ એક સંદર્ભ સમય 2553 તે કેપેસિટર vc 0 વોલ્ટેજ છે તેથી vc 0 એ vc 0 સિવાય કંઈ નથી કારણ કે કેપેસિટર નો વોલ્ટેજ સ્વીચ કરતી વખતે ત્વરિત રૂપે બદલી શકાતું નથી અને vc ∞ શોધવા પડશે જેનો અર્થ આ છે આનું અંતિમ મૂલ્ય શું હશે અને ic ∞ આ ic ∞ શું છે સ્થિર સ્થિતિ મૂલ્ય શું છે તે પણ vc t માટે અભિવ્યક્તિ મેળવે છે તે કેપેસિટર ની તરફનો વોલ્ટેજ છે આ બધી વસ્તુઓ આપણે તે કરવાના છે અને આ 20 Ω છે અને આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતો તો ચાલો હું તેને સમજાવું તેથી આ છે આ સ્વિચ S1 લાંબા સમયથી ક્લોઝ હતો હવે જુઓ આ સ્વિચ લાંબા સમયથી ક્લોઝ હતો તેથી S2 ક્લોઝ થાય તે પહેલાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે તેનો અર્થ એ કે જો કેપેસિટર પર સંપૂર્ણ ચાર્જ લેવામાં આવે છે અને આ ઓપન છે તેનો અર્થ એ છે કે મને ફક્ત વસ્તુ સ્પષ્ટ કરવા દો આનો અર્થ એ કે આ આ ઓપન હતું અને આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતો એટલે કે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કામ કરે છે તેનો અર્થ એ કે આને vc 0 છે તેને vc 0 શું કહે છે તેથી જેમ કે આ ઓપન છે આ પણ ઓપન છે તેથી આમાંથી કોઈ કરંટ વહેતો નથી તેથી મૂળભૂત રીતે vc 0 10 વોલ્ટ હશે કારણ કે આ કેપેસિટર ની તરફનું વોલ્ટેજ છે તેથી ચાલો હું તેને સમજાવું તેથી આ vc 0 vc 0 10 વોલ્ટ છે હવે ટોચનો આ આંકડો એ છે કે સ્વીચ s 2 ક્લોઝ છે હવે સ્વીચ s સ્વીચ s 2 નજીક છે s 1 ક્લોઝ હતો હવે t બરાબર 0 છે સ્વીચ s 2 ક્લોઝ છે હવે આ સ્વીચ પણ ક્લોઝ છે તેથી ફક્ત t0 ના સમયે KVL અને KCL લાગુ કરો તેથી જો સ્વીચ ક્લોઝ હોય તે સમયે આ સ્વીચના સમયે ફક્ત કોલ સમયે ફક્ત સ્વીચ ક્લોઝ છે તે સમયે KCL અને KVL લાગુ કરો તેથી અહીં જો આ મેશમાં KVL લાગુ કરો તો તે કેવું લાગશે તે 20 i 1 0 vc 0 10 0 હશે ફક્ત મને આ વસ્તુ દો તેથી અહીં આપણે 20 i 1 0 vc 0 10 0 લખી રહ્યા છીએ જેનો અર્થ છે 20 i 1 0 vc 0 કરો 10 મારો મતલબ કે સ્વીચ ક્લોઝ થતાંની સાથે જ થોડી સમજણ જરૂરી છે અહીં આ લાગુ કરો તેને KVL કહે છે તેથી તે 20 i 1 0 હશે જે ફક્ત સ્વિચિંગ સમયે જ છે તે સમયે 20 i 1 0 સ્વિચ કર્યા પછી કેપેસિટર ની આ બાજુમાં આ વોલ્ટેજ vc 0 10 બરાબર 0 છે તેથી આપણે v0 ને જાણીએ છીએ તેથી ચાલો હું તેને સમજાવું તેથી આ કિસ્સામાં vc 0 આ વસ્તુ 10 વોલ્ટ તેથી i 1 0 0 એમ્પીયર અહીં vc 0 vc 0 10 વોલ્ટ કારણ કે ફરીથી સ્વિચ કરતી વખતે બે કેપેસિટર ફરીથી અને ફરીથી હું વોલ્ટેજ કહી શકતો નથી કેપેસિટર વોલ્ટેજ તરત જ બદલી શકતા નથી તેથી તે કિસ્સામાં i 1 0 0 એમ્પીયર હવે i2 0 પર આવો હવે i2 0 આ i2 0 છે અને તે સમયે vc 0 જેટલા કેપેસિટર ની આજુબાજુ વોલ્ટેજ તેથી તે 20 Ω છે આ આખામાં જોડાયેલ છે તેથી i2 0 એ vc 0 ભાગ્યા 20 છે તેથી ic 0 vc 0 by 20 તો vc 0 વોલ્ટ છે તેથી 10 ભાગ્યા 20 5 એમ્પીયર છે આ ઉપરાંત જો અહીં આ સ્થાને અરજી કરો જો આ બિંદુ પર લાગુ કરો KCL આ નોડ પર લાગુ કરો તો પછી i 1 0 ic 0 i2 0 મેળવી શકું તેથી તેનો અર્થ એ કે હું અહીં લખી રહ્યો છું i 1 0 ic 0 i2 0 આ બિંદુએ KCL લાગુ કરો તો ચાલો આ પર જાઓ તેથી અહીં i 1 0 ic 0 i2 0 તેથી i 1 0 0 હતો તેથી ic 0 i2 0 is 0 5 0 છે તેથી ic 0 એ 0 5 એમ્પીયર અને τ c ગુણ્યા RThevenin તેથી તે 5 ગુણ્યા10 ની પાવર 6 c મૂલ્ય આપવામાં આવે છે અને RThevenin અર્થ છે આ 1 નો અર્થ મારા આ અર્થમાં છે તે RThevenin તો આ આ ટર્મિનલ છે કેપેસિટર માટે આ ટર્મિનલ છે જ્યારે RThevenin શોધો ત્યારે આ વોલ્ટેજ શોધો આપણે આ જોયું છે અને આ 20 Ω અને આ 20 બંને સમાંતર છે તેથી તે 20 હશે કારણ કે આ બિંદુએ કહો આ બિંદુ A છે આ બિંદુ B છે આપણે RTheveninને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તે 20 ગુણ્યા 20 ભાગ્યા 20 20 થઈ જશે આ RThevenin છે તેથી RThevenin 10 Ω તેથી કારણ કે આ આપણે તે પહેલાં જોયું છે કે શું કહે છે કે કેવી રીતે RThevenin છે તેથી આ અમને આ મળ્યું જેને આ RThevenin કહે છે સીધા આપણે 20 ગુણ્યા 2020 20 લખી રહ્યા છીએ તેથી મૂળભૂત રીતે તે 10 Ω છે તેથી 5 ગુણ્યા 10 પાવર 6 તેથી તે 5 ગુણ્યા 10 પાવર 5 સેકંડ હશે અને તે સમયે t એ ∞ તરફ વલણ ધરાવે છે કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તેથી આ વસ્તુ માટે સ્વીચ ક્લોઝ છે અને તે તે લાંબા સમયથી ક્લોઝ રહ્યું હતું તેથી કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી ic ∞ 0 કારણ કે કેપેસિટર ઓપન સર્કિટ હશે ત્યારે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હોય છે તેથી ic ∞ 0 અને vc ∞ 10 ગુણ્યા 20 ભાગ્યા 40 5 વોલ્ટ હશે તેથી જો અહીં આવે તો vc ∞ શું હશે તેથી જો નજર કરીએ તો કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તે એક ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તેથી પ્રશ્ન એ છે કે આ ઓપન છે આ આ ઓપન છે તેથી આ ઓપન સર્કિટ છે તેથી જાણો કે આમાંથી વહેતો કરંટ શું છે તે આમાંથી વહેતો કરંટ શું છે તેથી આ ઓપન સર્કિટ છે તેથી કરંટ તે વહે છે તે i તે 10 ભાગ્યા 20 Ω 20 Ω છે તેથી 20 20 તેથી 40 એટલે કે 1 ભાગ્યા 4 એમ્પીયર આને કરંટ કહે છે અને આ વોલ્ટેજ અને S 1 ભાગ્યા 4 એમ્પીયર તેથી તે સમયે કશું નથી તે સ્થિર સ્થિતિ છે તે સ્થિર સ્થિતિ છે તે ∞ પર છે તેનો અર્થ છે અને પછી ઓપન સર્કિટ વોલ્ટેજ મારો અર્થ કેપેસિટર ની તરફનો વોલ્ટેજ છે કે vc ∞ તે vc ∞ આ વોલ્ટેજ vc ∞ આ વોલ્ટેજ છે આ 20 ને આ 1 ભાગ્યા 4 એમ્પીયર 5 વોલ્ટ કારણ કે કેપેસિટર તે સમયે ઓપન સર્કિટ છે તેથી કરંટ ને આની જેમ વહેવું પડે છે અને આ કેપેસિટર જોડાયેલું છે આ 20 Ω અવરોધ કેપેસિટર ની આજુબાજુ જોડાયેલ છે તેથી સરળતાથી vc ∞ 20 ગુણ્યા 1 ભાગ્યા 4 શોધી શકીએ છીએ તેથી 5 વોલ્ટ તો ચાલો હું તેને સમજાવું તો તેનો અર્થ એ કે vc 0 vc ∞ બધા આપણા માટે જાણીતા છે તેથી તે 5 વોલ્ટ છે આ vc ∞ સીધું મેં અહીં લખ્યું છે મને આશા છે કે આ સમજી ગયું છે તેથી vc t vc ∞ સમાન સૂત્ર તે vc ∞ vc 0 vc ∞ e પાવર t τ અવેજી vc ∞ 5 વોલ્ટ vc 0 10 vc ∞ 5 અને e પાવર t પછી 5 ગુણ્યા 10 પાવર 5 જે તે 0 થી વધુ સમય માટે સમય અચળાંક છે તેથી તેનો અર્થ vc t 5 5 e પાવર 2 ગુણ્યા 10 પાવર 4 t એટલે કે 0 થી વધુ t માટે છે આશા છે કે બધું સમજાઈ ગયું છે થોડીજ સમજણની જરૂરી છે